બે પરિમાણિક પ્રણાલીઓ વિષે આપણે પછી જોઈશું અત્યારે આપણે એક પરિમાણિક ત્રિજયાવર્તી પ્રણાલી વિષે ચર્ચા કરીશું અગાઉના કોઈક લેકચરમાં તારવ્યા મુજબ એક સામાન્ય સમીકરણ છે k2TqρCp∂T∂x ૧ હવે ત્રિજયાવર્તી પ્રણાલીના સંતુલન માટે આપણે લાપ્લાસિયન ને ત્રિજયાવર્તી યામો માં રજૂ કરવું પડશે કે જે અઘરું નથી અહી તેના પર જ કામ કર્યું છે ત્રિજયાવર્તી યામોમાં લાપ્લાસિયન દર્શાવવામાં આવે છે r2T1r∂rr∂T∂r1r22T∅22Tz2 ૨ નળાકાર પ્રણાલીના ૩ યામોમાં જ્યાં પ્રણાલીનું સંકલન સ્નેપશૉટમાં બતાવ્યા મુજબનું છે આ નળાકાર યામ પ્રણાલી માટેનું સામાન્ય લાપ્લાસિયન છે આપણે સમ અક્ષીય નળાકાર પ્રણાલીનો કિસ્સો જોવા જઈ રહ્યા છીએ દરેક આડછેદનું કેન્દ્ર r0 છે અને આંતરિક અને બાહ્ય નળાકારની ત્રિજ્યાઓ અનુક્રમે r1 અને r2 ધારેલ છે ચાલો હવે માની લઈએ કે તે એક નક્કર દિવાલ છે સ્નેપશોટ જુઓ આપણે સમ અક્ષીય નળાકારો વચ્ચે ઉષ્માનું પરિવહન જોઈ રહ્યા છીએ તે તરલ અથવા અન્ય કોઈ પ્રકારના પ્રવાહીથી ભરેલું પણ હોઈ શકે પરંતુ ચાલો ધ્યાનમાં લઈએ કે તે એક નક્કર દિવાલ છે અને ધારી લઈએ કે નક્કર દિવાલની ઉષ્મા વાહકતા k છે આદર્શ સમીકરણ શું છે આપણે ધારી લઈએ કે q 0 અને સ્થાયી અવસ્થા ની સ્થિતિ માની લઈએ તો આદર્શ સમીકરણ શું થશે સમીકરણ ૧ ઉપરથી તે છે 2T0 ૩ આગળ જો આપણે ધારી લઈએ કે તે એક પરિમાણિક પ્રણાલી છે એટલે કે પૂરેપુરું ત્રિજ્યાવર્તી ઉષ્માવહન છે તો આદર્શ સમીકરણ છે 1r∂rr∂T∂r0 ૪ જો હું ચોખવટ કરું કે અંદરની સપાટી અને બહારની સપાટીના તાપમાનો T1 અને T2 છે તો કોઈ પણ સીમા પરની સ્થિતિને જોઈ શકે છે કે જે Tr r1 T1Tr r2 T2 છે આ સમીકરણનો સામાન્ય ઉકેલ શું થશે તેનો સામાન્ય ઉકેલ છે TrC1lnrC2 ૫ સીમાની સ્થિતિમાં તેને ભરીએ અને સાથે સાથે રેખીય સમીકરણનો ઉકેલ શોધીએ સ્નેપશૉટમાં જોઈ શકાય એ પ્રમાણે C1 અને C2 નો પણ અનુમાન લગાવીએ સમીકરણ ૫ માં C1 અને C2 મુક્તા આપણે તાપમાન વિતરણ શોધી શકીએ છીએ તાપમાન વિતરણ આપવામાં આવે છે TrT1 T2ln r1r2 ln rr2 T2 ૬ હવે આપણે શું કરવું જોઈએ આપણે તાપમાનની રૂપરેખા જાણીએ છીએ તો લાક્ષણિકતા માટે હવે પછીનું પગલું શું છે ઉષ્મા પરિવહનનો દર શોધો ઉષ્મા વહન દર છે પણ વિસ્તાર A એ ત્રિજ્યાવર્તી સ્થાનનું વિધેય છે ઉષ્મા પરિવહનના આડછેદનો વિસ્તાર અલગ અલગ ત્રિજ્યાવર્તી સ્થાન પર અલગ અલગ થશે ઉષ્મા વહન દરની ગણતરીમાં આ એક ઘાતક બનશે જો નળાકારની લંબાઈ L છે તો A 2πrLઅને તેથી qr 2πrLkdTdr dTdr સમીકરણ ૬ માથી મળેલ ને મુક્તા ઉષ્મા વહન દર છે qr 2πrLkT1 T2rln r1r2 ૭ ધારો કે T1T2 છે ઉષ્મા વહન દરના સમીકરણની જમણી બાજુ કેમ ઋણ સંજ્ઞા છે નોંધ લો કે r1r2⇒ln r1r2 0 તેથી જ્યાં સુધી સાચી પરંપરાનું પાલન થાય છે અને આદર્શ સમીકરણો બરાબર લખવામાં આવે છે ત્યાં સુધી સંજ્ઞા સાથે કોઈ નિસ્બત નથી તે ખૂબ જ મહત્વનું છે કે તમારા આદર્શ સમીકરણોના દરેક પદની સાચી સંજ્ઞા શું હોવી જોઈએ એનું તમને સહજ જ્ઞાન હોવું જોઈએ તેથી આ સમજવું ઘણું મહત્વનું છે હકીકતમાં હું તમને પ્રોત્સાહિત કરું છુ કે તમે આ બધા આદર્શ સમીકરણો વધારેમાં વધારે વાર પ્રેક્ટિસ કરો અને પોતાની જાતને અકબદ્ધ કરો કે તમે આદર્શ સમીકરણના દરેક પદ માટે મુકેલ સંજ્ઞા સાચી જ છે ફરી એકવાર આપણે અગાઉ કર્યું છે એ રીતે હું અવરોધોને વ્યાખ્યાયિત કરી શક્યો ઉષ્મિય અવરોધ RT2 T1qrln r1r2 2πrLk ૮ સમીકરણ ૮ નળાકાર પ્રણાલીમાં નક્કર દિવાલ દ્વારા ઉષ્માના વહન માટે જે અવરોધ લાગે છે એ દર્શાવે છે એ નોંધ લો કે અહી જે અવરોધનું સ્વરૂપ મળે છે એ અચળ આડછેદવાળી એક પરિમાણિક પ્રણાલીમાં મળતા અવરોધથી થોડુ જુદું છે આડછેડનો વિસ્તાર ચલિત થવાના કારણે 2π અહી આવે છે એ પણ નોંધવું મહત્વપૂર્ણ છે કે અહી છેદમાં જોઈ શકાતું લંબાઈ ધોરણ એ એક પરિમાણિક કિસ્સામાં જે AL સ્વરૂપે દેખાય છે તેનાથી વિપરીત છે તેથી અહીં આપણે નોંધ લેવી જોઈએ કે આડછેદના વિસ્તારના કારણે એક પરિમાણિક પ્રણાલીમાં મળતા સ્વરૂપ કરતાં થોડુ અલગ સ્વરૂપ છે તાપમાનની રૂપરેખા શું છે હવે આપણે r1 અને r2 વચ્ચે તાપમાનની રૂપરેખા દોરવી જરૂરી છે જો T1 T2 હોય તો દિવાલમાં તાપમાન એ લોગેરિધમ પ્રમાણે rr1 પર T1 થી rr2 પર T2 નું ઘટતું વિધેય થશે સ્નેપશૉટ જુઓ તેથી જો સમીકરણનો ઉકેલ મળી જાય તો તેને સમજવું ઘણું સરળ છે કાર્ટેશિયન યામોની પ્રણાલી કે જેમાં ઉષ્મા વહનના આડછેદનો વિસ્તાર અચળ હોય છે અને રૂપરેખા રેખીય હોય છે એનાથી વિપરીત અહી ત્રિજ્યાવર્તી પ્રણાલીમાં રૂપરેખા લોગેરિધમ અનુસાર જાય છે યાદ રાખો કે તમે આદર્શ સમીકરણો લખો તે પહેલાં રૂપરેખા શું હશે તે સમજવા માટે સમર્થ હોવા જોઈએ આ ઉદાહરણ માટે આપણે નમૂના સમીકરણો લખ્યા છે અને તેના ઉકેલ દ્વારા શોધી કાઢયું કે રૂપરેખા શું છે પરંતુ તેનાથી વિરુદ્ધ કરવું પણ મહત્વપૂર્ણ છે નહીં તો તમે એ સમજવા અસક્ષમ હશો કે જે ઉકેલ મળ્યો છે એ બરાબર છે કે નહીં એ વાતનું સહજ જ્ઞાન હોવું પણ જરૂરી છે કે જો તમે નમૂના સમીકરણો ન લખો તો પણ નૈસર્ગિક તાપમાનની રૂપરેખા શું થશે હકીકતમાં નમૂના બનાવતી વખતે આ મહત્વનુ છે તમને એ પણ સહજ જ્ઞાન હોવું જોઈએ કે એનો ઉકેલ શું હશે અથવા ઓછામાં ઓછું સમીકરણ લખતા અને એના ઉકેલ પેહલા અંદાજિત ઉકેલ શું આવશે એ ખ્યાલ આવવો જોઈએ વિવિધ કોર્સ કરતી વખતે તમને આ અંતર્જ્ઞાન પ્રાપ્ત થવું મહત્વનુ છે આગળ ચાલો ત્રિજ્યાવર્તી પ્રણાલીમાં સંયુક્ત દિવાલ જોઈએ તમે તરત જ સમજી જશો કે આ ફક્ત છેલ્લા લેકચરમાં આપણે જોયું તેનું જ વિસ્તરણ છે કાર્ટેશિયન યામો માટે અનિવાર્યપણે તમારી પાસે ઘણા સંકેન્દ્રિત નળાકારો છે તો નમૂના સમીકરણ શું હોવું જોઈએ અને અવરોધ નેટવર્ક શું હોવું જોઈએ સ્નેપશોટ ફક્ત આડછેદ બતાવે છે ધારો કે જો સંકેન્દ્રિત નળાકારોની ત્રિજ્યા r1 r2 અને r3 હોય અને આપણી પાસે ગરમ તરલ છે જે નળાકારની અંદર વહી રહ્યું છે અને ઠંડા તરલ બહાર વહી રહ્યું છે માની લો કે ઠંડા તરલનો ઉષ્મા પરિવહનાંક h2 અને તાપમાન T∞2 અને ગરમ તરલ માટે h1 અને T∞1 છે સ્નેપશોટ જુઓ ઇન્ટરફેસના તાપમાનો T1 T2 અને T3 છે હવે આપણે અવરોધ નેટવર્ક દોરવાની જરૂર છે ત્યાં કેટલા અવરોધો છે જો આપણે ધારીએ કે દિવાલો સમતલ છે તો ત્યાં કોઈ સંપર્ક અવરોધ ન હશે ત્યાં ૪ અવરોધો છે તે શું છે આ ૪ અવરોધો કયા છે પહેલો અવરોધ શું તે 1h1A11h12πr1L છે નોંધ લો કે ઉષ્મા વહન નળાકારના આડછેદનો વિસ્તારમાં નથી થઈ રહ્યું પણ તે ખરેખર વક્રીય સપાટીને સમાંતર થાય છે બીજા અવરોધો કયા છે તે છે ln r2r1 2πLk1ln r3r2 2πLk11h22πLr3 એકંદર અવરોધ એ દરેક અવરોધોનો સરવાળો છે ઉપરનો સ્નેપશૉટ જુઓ ફરી એકવાર આપણે આગળ કર્યું હતું એ રીતે કાર્ટેશિયન યામોના કિસ્સા માટે આપણે એકંદર ઉષ્મા પરિવહનાંક ને વ્યાખ્યાયિત કરી શક્યા ત્રિજ્યાવર્તી દિશામાં qr ને લખી શકાય છે qrUAT∞1 T∞2⇒RtotalT∞1 T∞2qr1UA ૯ એકંદર ઉષ્મા પરિવહનાંકને વ્યાખ્યાયિત કરવા માટે અહી કેટલા વિસ્તારની પસંદગી કરવી જોઈએ કાર્ટેશિયન યામોની એક પરિમાણિક પ્રણાલીમાં એ માન્ય નથી કરતું કારણકે વિસ્તાર સમાન હતો તેથી અહી બે અલગ ઉષ્મા પરિવાહનાંકોને વ્યાખ્યાયિત કરી શકાય છે U1 અને U2 U1 એટલે કે 2πr1L એ અંદરના વિસ્તાર પર આધારિત છે અને U2 એટલે કે 2πr3L એ બહારના વિસ્તાર પર આધારિત છે તેથી હવે જો તમારી પાસે ચલિત આડછેડના વિસ્તારવાળી પ્રણાલી હોય તો એકંદર અથવા સાર્વત્રિક ઉષ્મા પરિવહનાંક ને ગમતા વિસ્તારના આધારે વ્યાખ્યાયિત કરી શકાય છે તેથી પ્રશ્ન આવે છે પસંદગી કોની કરવી જોઈએ હવે બે અથવા ત્રણ વિકલ્પો છે જેમાંથી કયો એક પસંદ કરવો પસંદગી એ સંપૂર્ણપણે જે સમસ્યા છે એના પર અને જે રાશિનો અંદાજ કાઢવાનો છે તેના પર નિર્ભર કરે છે ઉદાહરણ તરીકે જો હું ગરમ તરલનાં તાપમાનનો અંદાજ લગાવવા માગું છું માની લઈએ કે આપેલ સંયુકત પ્રણાલીમાં ઉષ્માની અમુક માત્રાને વહન કરવા માટે તે કિસ્સામાં મારે અંદરના વિસ્તારનો ઉપયોગ કરવો જોઈએ અને અંદરના વિસ્તારના આધારે એકંદર ઉષ્મા પરિવહનાંક શોધી શકાય તેથી જો હું ઠંડા તરલનાં ગુણધર્મો શોધવા માગું છું તો મારે બહારના વિસ્તારનો ઉપયોગ કરવો જોઈએ અને બહારના વિસ્તારના આધારે એકંદર ઉષ્મા પરિવહનાંક શોધી શકું છે પસંદગી કરેલ વિસ્તારનાં આધારે મળેલ એકંદર અવરોધમાં બધુ જ શામેલ છે ચોક્કસ વિસ્તાર પસંદ કરવાનો એક ફાયદો એ છે કે તે ગણતરીની દ્રષ્ટિએ થોડી સુવિધા આપે છે તમે જે કોઈ વિસ્તાર પસંદ કરો છો એનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ જો તમે તમારી ગણતરી કરવા માટે થોડી વધુ સુવિધા ઇચ્છતા હોવ તો તમારે યોગ્ય ઉષ્મા વહન વિસ્તારનો ઉપયોગ કરવો માની લો કે આપણે અંદરના વિસ્તારના આધારે એકંદર ઉષ્મા પરિવહનાંકને વ્યાખ્યાયિત કરીએ છીએ તો 1U1 અને 1U2 માટેની અભિવ્યક્તિ ઉપરના સ્નેપશોટમાં દર્શાવ્યા મુજબ થશે સ્પષ્ટપણે તેનો મતલબ છે કે 1U1A1 1U2A3 હકીકતમાં તે વ્યાખ્યાયિત કરવામાં આવી છે તે રીતે અંતર્ગત કરી શકે છે કોર્સના પહેલા વિષયમાં આપણે શું ચર્ચા કરી એનો હવે થોડી મિનિટોમાં હું ઝડપથી સારાંશ આપવા જઈ રહ્યો છુ આપણે ઉષ્માવહન પ્રક્રિયાને પ્રમાણિત કરવા માટે સામાન્ય ઊર્જા સંતુલન વિષે જોયું એનો મુખ્ય ધ્યેય ઉષ્મા વિનિમયની ઉષ્માવહન પ્રક્રિયાને પ્રમાણિત કરવાનો છે ત્યારપછી આપણે એકદમ સરળ એવા ઉષ્મા ઉત્પાદન વગરના એક પરિમાણિક ઉષ્માવહનનાં કિસ્સાની ચર્ચા કરી અહી આપણે કાર્ટેશિયન યામોની પ્રણાલી વિષે જોયું આપણે ત્રિજ્યાવર્તી યામો વિષે ત્રિજ્યાવર્તી પ્રણાલીમાં જોયું આ બધા ઉષ્માવહન પ્રક્રિયાના પ્રથમ પગથિયાં છે સ્નેપશૉટ જુઓ ધ્યાનમાં લીધેલા આ દરેક કિસ્સા માટે આપણે અવરોધની પણ વાત કરી સાથે સાથે પ્રણાલીના નેટવર્કને પણ ધ્યાનમાં લીધું હવે પછી આપણે ઉષ્માવહન માટે ત્રીજા વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેમાં ઉષ્મા ઉત્પાદનને શામેલ કરતા શું થશે એની વાત કરીશું અત્યાર સુધી આપણે ધાર્યું હતું કે ઉષ્માનું ઉત્પાદન શૂન્ય છે એટલે કે q 0 જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો શું થાય તો આપણે અત્યાર સુધી કરેલા વિશ્લેષણ કરતાં મળતા પરિણામ કરતાં હવે મળતું પરિણામ કઈક અલગ હશે ધારો કે આપણે એક ચોસલો લઈએ અને કહીએ કે q એ ઘનદીઠ દર છે કે જેના હેઠળ ચોસલાની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે તે બીજી ઘણી રીતો થી હોય શકે છે ઉદાહરણ તરીકે પ્રણાલીની અંદર વિદ્યુતીય ગરમાટો છે અને તેથી તે ચોસલાની અંદર ઉષ્મા પેદા કરે છે અથવા તો કોઈ પ્રક્રિયા થઈ રહી છે કે જે ઉષ્માનો ઉપયોગ કરે છે કોઈ ઘન પ્રક્રિયાઓ હોય શકે છે તેથી કોઈ ઘન પ્રક્રિયા જેમાં ઉષ્માનો સમાવેશ થાય છે માની લો કે કોઈક ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે જે ચોસલાની અંદર થોડી ઉષ્માનો સમાવેશ કરે છે બીજી પણ ઘણી બધી પદ્ધતિઓ હોય શકે છે કે જે પ્રણાલીમાં ઉષ્માને દાખલ કરે છે અને તેથી પ્રણાલીમાં એકસાથે ઉષ્માનું ઉત્પાદન અને ઉષ્માનું વહન થાય છે તેથી સગવડતા ખાતર ધારી લો કે આપણે મધ્યબિંદુ લઈએ x0 સાચે થોડી વારમાં તમે જોઈ લેશો કે શા માટે આપણે આમ કર્યું અને માની લઈએ કે x L અને x L આ ભૂમિતિ માટે પ્રણાલીનાં યામો છે સ્નેપશૉટ જુઓ જો આપણે ધારીએ કે x Lપર તાપમાન T1 છે અને x L પર તાપમાન T2 છે રજૂઆત દ્વારા આપણે ધારી લીધું છે કે T1 T2 છે હવે આપણે ધારી લઈએ કે આ સ્થાયી અવસ્થા ની સમસ્યા છે તો નમૂના સમીકરણ શું થશે નમૂના સમીકરણ આપવામાં આવે છે kd2Tdx2q0 ૧૦ સીમાની અવસ્થા સાથે તે છે Tx L T1 Tx L T2 આ સમીકરણ સરળતાથી ઉકેલી શકાય છે આનો ઉકેલ ઉપર સ્નેપશૉટમાં બતાવ્યા મુજબનો છે તમારે આ સમીકરણને ઉકેલવું જોઈએ અને પોતાની જાતને ખાતરી આપવી જોઈએ કે આ ઉકેલ સાચો જ છે